પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે જોયું કે કેવી રીતે બે ચલો x કે જે સ્વતંત્ર ચલ છે અને y કે જે આશ્રિત ચલ છે તેની વચ્ચેના રેખીય મોડેલ ને રીગ્રેશન તકનીકો કહેવાય છે તથા રેખીય મોડેલ કઈ રીતે ઉપયોગમાં લઇ શકાય અને આ વિશેષ વ્યાખ્યાનમાં આપણે નક્કી કરીશું કે આપણે ખરેખર જે મોડેલ ફીટ કર્યું છે તે વ્યાજબી રીતે પર્યાપ્તસારું છે કે નહીં આ નક્કી કરવા માટેની ઘણી પદ્ધતિઓ છે આપણે આમાંની કેટલીક બાબતો પર ધ્યાન આપીશું આપણે મોડેલ ફિટ કરીએ ત્યારે પૂછવા માટે ઉપયોગી પ્રશ્નો શું છે પ્રથમ સવાલ એ છે કે આપણે રેખીય મોડેલ પૂરું પાડ્યું તે સારું છે કે નહીં જો તે સારું ન હોય તો પછી આપણે બિન રેખીય મોડેલ ફીટ કરીશું તેથી આ પ્રથમ પગલું છે કે તમે ખરેખર પરીક્ષણ કરશો કે મોડેલ સારું છે કે નહીં પછી ભલે તમે કોઈ મોડેલ ફિટ હોય તો પણ તમે રેખીય મોડેલના કયા ગુણાંકને સુસંગત છે તે શોધી કાઢવા માંગો છો ઉદાહરણ તરીકે એક ચલના કિસ્સામાં કે આપણે એક સ્વતંત્ર ચલ જોયું ફક્ત 2 પરિમાણો કે જે આપણે બંધબેસતા હોઈએ છીએ તે છે ઇન્ટરસેપ્ટ ટર્મ β0 અને સ્લોપ ટર્મ β1 તેથી આપણે એ જાણવા માગીએ છીએ કે આપણે ઇન્ટરસેપ્ટ ફીટ કરવું જોઈએ કે નહીં તે આપણે 0 તરીકે લેવું જોઈએ કે નહીં જ્યારે આપણી પાસે બહુ રેખીય રીગ્રેસનમાં ઘણા સ્વતંત્ર ચલો છે ત્યારે આપણે જોશું કે કયા ચલો નોંધપાત્ર છે કે કેમ તે શોધવાનું પણ મહત્વનું છે કે નહીં આપણે બધા સ્વતંત્ર ચલોનો ઉપયોગ કરવો જોઈએ કે આપણે તેમાંના કેટલાકને કાઢી નાખવા જોઈએ તેથી રેખીય મોડેલના કયા ગુણાંક નોંધપાત્ર છે તે શોધવા માટે આ વિશેષ પરીક્ષણ એ યુનિવેરીયેટ કેસમાં જ ઉપયોગી નથી પરંતુ બહુ રેખીય રીગ્રેસનમાં વધુ ઉપયોગી છે જ્યાં આપણે મહત્વપૂર્ણ ચલોને ઓળખતા નથી માની લો કે રેખીય મોડેલ જે આપણે ફિટ કરીએ છીએ તે સ્વીકાર્ય છે પછી આપણે ખરેખર તે જોતા નથી કે આપણે રેખીય મોડેલની ગુણવત્તા સુધારી શકીશું કે નહીં જ્યારે લિસ્ટ સ્કવેર પદ્ધતિનો ઉપયોગ કરીને રેખીય મોડેલ ફીટ કરીએ છીએ ત્યારે આપણે ભૂલો વિશેના ઘણા વિકલ્પો બનાવીએ છીએ જે આશ્રિત ચલ માપને બગાડે છે તો શું આ ધારણાઓ ખરેખર માન્ય છે તેથી કેટલીક એવી ધારણાઓ શું છે જે આપણે એરર વિશે કરીએ છીએ જે આશ્રિત ચલના માપને બગાડે છે આપણે માનીએ છીએ કે એરર સામાન્ય રીતે વિતરિત કરવામાં આવે છે ફક્ત આ ધારણા ખરેખર લિસ્ટ સ્કવેર પદ્ધતિની પસંદગીને યોગ્ય ઠેરવી શકે છે આપણે એમ પણ માનીએ છીએ કે વિવિધ નમૂનાઓમાં એરર સમાન ભિન્નતા ધરાવે છે તેથી આને હોમોસ્કેડસ્ટિસિટી ધારણા કહેવામાં આવે છે તેથી આપણે એમ માની રહ્યા છીએ કે જુદા જુદા નમૂનાઓમાં એરર પણ એકસરખી ભિન્નતા ધરાવે છે સામાન્ય રીતે આ સામાન્ય રીતે સમાન વેરિએન્સ સાથે વહેંચવામાં આવેલી એરર વિશેના આ બંને નિવેદનોની ધારણાઓને સચોટપણે એમ કહીને રજૂ કરી શકાય છે કે εi એરર કરપટીંગ મેઝરમેન્ટ i સરેરાશ શૂન્ય સાથે સામાન્ય રીતે વિતરિત થયેલો અને σ2 વેરિએન્સ છે નોંધ લો કે σ2 સમાન છે અને i પર નિર્ભર નથી જેનો અર્થ એ છે કે તે બધા નમૂનાઓ માટે સમાન છે એટલે કે i 1 થી n માટે સમાન છે જે આપણે કરી રહ્યા છીએ તે ધારણા છે જ્યારે આપણે લિસ્ટ સ્કવેર પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ હવે આપણે એમ પણ માની લીધું છે કે આપણે કરેલા તમામ માપદંડો વ્યાજબી રીતે સારા છે અને ત્યાં કોઈ ખરાબ ડેટા પોઇન્ટ્સ નથી અથવા જેને ડેટામાં આઉટલિઅર્સ કહીએ છીએ આપણે જોયું કે જ્યારે પણ આપણે નમૂનાનો સરેરાશ અંદાજ લગાવીએ છીએ ત્યારે ડેટા તેના પરિણામની ખૂબ જ ખરાબ સરેરાશ અંદાજમાં પરિણમી શકે છે તેથી તે જ રીતે લિસ્ટ સ્કવેર પદ્ધતિમાં જો આપણી પાસે એક ખરાબ ડેટા પોઇન્ટ છે તો તે ગુણાંકનો ખૂબ નબળો અંદાજ લાવી શકે છે તેથી આપણે આપણા ડેટા સેટથી આવા ખરાબ ડેટાને દૂર કરવા માગીએ છીએ અને બાકીના માપદંડનો ઉપયોગ કરીને રેખીય મોડેલને ફીટ કરી શકીએ છીએ અને તે રેખીય મોડેલની ગુણવત્તામાં સુધારો લાવશે તેથી આ કેટલીક વસ્તુઓ છે જેની આપણે ખરેખર ચકાસણી કરવાની જરૂર છે આ ધારણાઓ જે એરર વિશે કરવામાં આવે છે તે ખોટી માહિતી છે કે કેમ તે વાજબી છે કે નહીં તેને દૂર કરી શકાય છે કે નહીં અને તેથી આપણે આ વ્યાખ્યાનમાં પ્રથમ બે પ્રશ્નો જોશું જે નક્કી કરવા માટે છે કે રેખીય મોડેલ કે જે આપણે ફીટ કર્યું છે તે સારું છે કે કેમ અને આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે રેખીય મોડેલના ગુણાંક મહત્વપૂર્ણ છે કે કેમ તેથી આપણે પ્રારંભ કરતા પહેલા આપણે આ અંદાજની કેટલીક ગુણધર્મો મેળવવાની જરૂર છે જે આપણી પાસે છે યાદ રાખો તે રેખીય મોડેલના ગુણાંક કે જે આપણે ફીટ કર્યા છે જે ઇન્ટરસેપ્ટ ટર્મ β0 અને સ્લોપ ટર્મ β1 છે આ તમને આપવામાં આવેલા ડેટાના નમૂનામાંથી ડેટામાંથી પ્રાપ્ત થાય છે આપણે સંકેત આપ્યા છે કે આ દરેક ચિહ્નોની ટોચ પર આ કેરેટ ટર્મ મૂકીને આ અંદાજ છે અને સાચા મૂલ્યો નથી જેનો અર્થ છે કે આ એક અંદાજ β̂₀ છે તે સાચા β0 નો અંદાજ છે અને β̂1 એ સાચા β1 નો અંદાજ છે જે આપણે ખબર નથી જો કે આપણે એરર અંગે કરેલી ધારણાને આધારે સાબિત કરી શકીએ છીએ કે β̂₀ ની અપેક્ષિત કિંમત β0 હશે તેનો અર્થ શું છે જો આપણે આ પ્રયોગનું પુનરાવર્તન કરવું હોય તો n માપનના બીજા નમૂનાઓ એકત્રિત કરીશું અને લિસ્ટ સ્કવેર પદ્ધતિ લાગુ કરીએ તો આપણને β0 નો બીજો અંદાજ મળશે ધારો કે આપણે આ પ્રયોગ ઘણી વખત કરીએ છીએ અને આપણને ઘણાં અંદાજ મળશે મને તે બધાને સરેરાશ કરવા દો અને તેનું સરેરાશ મૂલ્ય સાચા મૂલ્ય તરફ વળશે આ જ અભિવ્યક્તિનો અર્થ એ છે કે જો આપણે આ પ્રયોગોના અંદાજની સરેરાશ કરતા ઘણી વખત પુનરાવર્તન કરીએ તો તે સત્યનું ખૂબ સારું પ્રતિનિધિત્વ કરશે એ જ રીતે આપણે બતાવી શકીએ કે β̂1 ની અપેક્ષિત કિંમત સાચી કિંમત β1 ની બરાબર છે નોંધ લો કે β0 અને β1 એ અજ્ઞાત મૂલ્યો છે આપણે ફક્ત એટલું જ કહી શકીએ છીએ કે β̂1 ની અપેક્ષિત કિંમત સાચી કિંમત હશે અને β̂₀ ની અપેક્ષિત કિંમત સાચી કિંમત હશે અને આવા નિવેદનો પણ જાણીતા છે કે જો અંદાજ આવી ગુણધર્મોને સંતોષશે તો આપણે પણ આ અનુમાનને નિષ્પક્ષ ગણાવીશું ત્યાં β̂₀ અથવા β̂1 ના અંદાજમાં કોઈ પક્ષપાત નથી આપણે અંદાજ વિશે જે મહત્વનો ગુણધર્મ લેવાની જરૂર છે તે છે અંદાજોની વૈવિધ્યતા નોંધ લો કે આપણે પ્રાપ્ત કરેલ નમૂનાના આધારે β̂₀ ના જુદા જુદા અંદાજ મેળવીએ છીએ અને તેથી આપણે પૂછવા માગીએ છીએ કે જો આપણે આ પ્રયોગનું પુનરાવર્તન કરીએ તો β̂₀ અને β̂1 ના આ અંદાજનો ફેલાવો શું છે આપણે જે ધારણાઓ કરી છે તેના આધારે આપણે ફરીથી બતાવી શકીએ છીએ કે Sxx દ્વારા β̂1 નું વૈવિધ્ય σ2 હશે Sxx એ બધા નમૂનાઓ પર સરવાળો સમગ્ર વર્ગમાં x અથવા x x ના વિવિધતાને રજૂ કરે છે જ્યારે σ2 એરરની ભિન્નતાને રજૂ કરે છે જે આશ્રિત ચલ y ને બગાડે છે તેથી σ2 એ એરર વેરિએન્સ છે Sxx એ સ્વતંત્ર ચલનું વૈવિધ્ય છે તેથી આ ગુણોત્તર જે આપણે બતાવી શકીએ છીએ તે β̂1 ના વેરિએન્સ સમાન હશે એ જ રીતે આપણે બતાવી શકીએ કે β̂₀ નું વેરિએન્સ σ2 છે જે આ ગુણોત્તર દ્વારા ગુણાવેલ એરર વેરિએન્સ છે અંશ એ બધા સ્વતંત્ર ચલોના સરવાળા મૂલ્યો છે જ્યારે છેદ સ્વતંત્ર ચલના વેરિએન્સને રજૂ કરે છે આમાં Sxxને ડેટામાંથી ગણતરી કરી શકાય છે σ ઓફ xi2 ને ડેટામાંથી ગણતરી કરી શકાય છે પરંતુ આપણને એરર વેરિએન્સ વિશે જ્ઞાન હોઇ શકે છે અથવા હોઈ શકે નહીં જે ઉપકરણ કે જે આશ્રિત વેરિયેબલ ને માપવા માટે વપરાય છે પર આધારિત આશ્રિત ચલને બગાડે છે જો તમને આ સાધનની ચોકસાઈ વિશે થોડું જ્ઞાન હોય તો આપણે તેમાંથી σ2 લઈ શકીએ છીએ પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં ડેટા વિશ્લેષણના કેસોમાં આશ્રિત ચલને માપવા માટે વપરાયેલા સાધનની ચોકસાઈ શું છે તે આપણને કહેવામાં આવતું નથી તેથી σ2 ને પણ ડેટામાંથી કોઈક અંદાજ કાઢવો પડશે આપણે બતાવી શકીએ કે આપણે આ જથ્થા દ્વારા σ2 નો ખૂબ સારો અંદાજ મેળવી શકીએ છીએ જે અહીં વર્ણવેલ છે જે માપેલા મૂલ્ય yi અને અનુમાનિત મૂલ્ય ŷi વચ્ચેનો તફાવત છે જે રેખીય સમીકરણમાંથી મેળવવામાં આવે છે આપણે રેખીય મોડેલ ફીટ કર્યું છે તેથી દરેક xi માટે આપણે રેખીય મોડેલમાંથી અનુમાન કરી શકીએ છીએ કે દરેક નમૂના માટે ŷi નો અંદાજ શું છે તો પછી આપણે n 2 દ્વારા વિભાજિત આશ્રિત ચલના વર્ગના માપેલા અને અનુમાનિત મૂલ્ય વચ્ચેના વર્ગનો સરવાળો તફાવત લઈ શકીએ જે σ હેટ સ્કવેરડનો સારો અંદાજ છે જે આશ્રિત ચલની એરર છે હવે આપણે n n અથવા n 1 ને બદલે n 2 વડે કેમ વિભાજીત કરીએ ખૂબ જ સરળ ŷi રેખીય મોડેલનો ઉપયોગ કરીને અંદાજવામાં આવ્યો હતો તેમાં 2 પરિમાણો હતા β0 અને β1 જે રજૂ કરે છે તેનો અર્થ એ છે કે ડેટા પોઇન્ટ્સમાંથી 2 નો ઉપયોગ β0 અને β1 નો અંદાજ કરવા માટે કરવામાં આવ્યો છે અને તેથી આ વર્ગના અંદાજ માટે ફક્ત બાકીના n 2 નમૂનાઓ ઉપલબ્ધ છે માની લો કે તમારી પાસે ફક્ત બે નમૂનાઓ છે તો તમારું અંશ બરાબર 0 હશે કારણ કે તમે તમારી વેરીએબિલીટી કરતાં બે નમૂનાઓથી વધુ છો અને તે ફેરફાર આશ્રિત ચલની એરરને કારણે થાય છે તે એક કારણ છે કે તમે n 2 દ્વારા વિભાજીત કરી રહ્યાં છો કારણ કે પરિમાણો β0 અને β1 નો અંદાજ કાઢવા માટે બે ડેટા પોઇન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે હવે આ ચોક્કસ અંકોની મુદતને ટૂંકમાં સમ સ્ક્વેર્ડ એરર અથવા SSE પણ કહેવામાં આવે છે તેથી σ2 કંઈ નથી પરંતુ SSE ને n 2 દ્વારા વિભાજિત કરવામાં આવે છે તેથી તમે મોડેલને ફીટ કર્યા પછી ડેટામાંથી તમે આ મૂલ્યની ગણતરી કરી શકો છો અને SSEની ગણતરી કરી શકો છો અને σ2 માટે અંદાજ મેળવી શકો છો તેથી તમારે આશ્રિત ચલને માપવા માટે ઉપયોગમાં લેવાતા સાધનની ચોકસાઈ વિશેની માહિતી તમને કહેવાની જરૂર નથી તમે તેને ડેટામાંથી જ મેળવી શકો છો તેથી હવે આખરે ફક્ત આપણને β̂₀β̂1 ની પ્રથમ ક્ષણ ગુણધર્મો મળી નથી સાથે સાથે બીજા ક્ષણની ગુણધર્મો પણ કે જે વેરિએન્સ ઓફ β̂1 ની અને વેરિએન્સ ઓફ β̂0 છે આપણે પરિમાણોના વિતરણને પણ મેળવી શકીએ છીએ ખાસ કરીને β̂1 સામાન્ય રીતે વિતરિત થાય તેવું બતાવી શકાય છે અલબત્ત કારણ કે અપેક્ષિત મૂલ્ય β̂1 β1 છે તે સામાન્ય રીતે β1 સાથે વહેંચવામાં આવે છે β1 નું સાચું અજ્ઞાત મૂલ્ય એ છે કે σ દ્વારા આપવામાં આવેલું સરેરાશ અને વેરિએન્સ છે જો તમે σ2 ને અવેજી કરો છો તો છેવટે તમે બતાવી શકો છો કે આ કંઈ નથી પરંતુ σ ઓહ માફ કરશો તેથી આ અજાણ્યું છે Sxx દ્વારા વિભાજિત થયેલું અજ્ઞાત σ2 છે અહીં σ2 આવશ્યક છે આપણે આ σ2 ને Sxx દ્વારા મેળવ્યું છે તે β̂1 નું વેરિએન્સ છે હવે જો તમને σ2 ના ખબર હોય તો તમે આ σ2 ને σ2 SSE બાય n 2 દ્વારા બદલી શકો છો તેથી એકવાર તમે પરિમાણોનું વિતરણ મેળવી લીધા પછી આપણે પરિમાણો પર પૂર્વધારણા પરીક્ષણ કરી શકીએ છીએ કે તે 0 થી નોંધપાત્ર રીતે અલગ છે કે કેમ અને તે જ આપણે કરવા જઈ રહ્યા છીએ આપણે આ અંદાજ માટે કોન્ફિડન્સ ઈન્ટર્વલસ જેને કહીએ છીએ તે તેમની વિતરણ લાક્ષણિકતાઓના આધારે કે જે સરેરાશ અને વેરિએન્સ છે તે પણ મેળવી શકીએ છીએ હવે આપણે સૌ પ્રથમ કોન્ફિડન્સ ઈન્ટર્વલસનો વિકાસ કરીશું કોન્ફિડન્સ ઈન્ટર્વલસ ફક્ત કહે છે કે ઈન્ટર્વલસ શું છે જેમાં 95 ટકા કોન્ફિડન્સ અથવા 90 ટકા કોન્ફિડન્સ સાથેની સંભાવના છે કે તમે નક્કી કરી શકો છો કે તમારે કયા કદના કોન્ફિડન્સ ઈન્ટર્વલસનું કદ હોવું જોઈએ અને અનુરૂપ તમે વિતરણમાંથી ઈન્ટર્વલસ મેળવી શકો છો તેથી જો તમે 95 ટકા કોન્ફિડન્સ ઈન્ટર્વલસ ઇચ્છતા હોવ તો તે CI તરીકે પણ ઓળખાય છે અને તે બે બાજુ છે કારણ કે તે આ અંદાજિત મૂલ્યની ડાબી બાજુ અથવા અંદાજિત મૂલ્યની જમણી બાજુ હોઈ શકે છે તેથી આપણે તેના વિતરણમાંથી β1 માટે 95 ટકા કોન્ફિડન્સ ઈન્ટર્વલસ મેળવી રહ્યા છીએ તમે જાણો છો કે તે સામાન્ય રીતે કેટલાક અજ્ઞાત વેરિએન્સ સાથે વહેંચવામાં આવે છે તેથી આપણે ખરેખર આ વિશિષ્ટ શ્રેણીમાંથી નીકળી શકીએ છીએ જે β1 ની અંદાજિત કિંમત છે જે b β̂1 ના અંદાજિત ડેટામાંથી સ્ટાન્ડર્ડ ડેવિએશનનો β1 અથવા 2 18 ગણો છે નોંધ લો કે આ સામાન્ય વસ્તુ જેવું જ છે જે કહે છે કે સાચું મૂલ્ય અંદાજ અથવા 2 વખત સ્ટાન્ડર્ડ ડેવિએશન વચ્ચેનું છે આપણી પાસે 2 ને બદલે 2 18 કેમ છે તેનું કારણ એ છે કે આપણે હવે સામાન્ય વિતરણથી જટિલ મૂલ્ય પ્રાપ્ત કરી શકતા નથી પરંતુ t વિતરણથી કારણ કે σ2 ડેટામાંથી અંદાજવામાં આવે છે અને પ્રાધાન્યતા જાણીતી નથી તેથી વિતરણ થોડું બદલાય છે તે સામાન્ય વિતરણ નથી પરંતુ t વિતરણ છે અને તે જ અહીં આપણને સૂચવવામાં આવ્યું છે સ્ટીપ એક 2 18 કંઈ નથી પરંતુ ક્રિટિકલ મૂલ્ય 2 5 ટકા ક્રિટિકલ મૂલ્ય 12 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ સાથેનું ઉચ્ચ ક્રિટિકલ મૂલ્ય ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 12 કેમ છે કારણ કે તમારી પાસે આ વિશેષ ઉદાહરણમાં આપણી પાસે ચૌદ પોઇન્ટ છે અને આપણે બે પરિમાણોનો અંદાજ કાઢવા માટે બે પોઇન્ટનો ઉપયોગ કર્યો છે તેથી n 2 એ 12 સાથેની ડિગ્રીઝ ઓફ ફ્રીડમ રજૂઆત કરે છે સામાન્ય રીતે ડેટા પોઇન્ટની સંખ્યાના આધારે આ મૂલ્ય 2 18 બદલાશે તેથી તે ફેરફાર એ t વિતરણની ડિગ્રીઝ ઓફ ફ્રીડમ છે કે જેમાંથી તમારે ઉપલા અને નીચલા ક્રિટિકલ મૂલ્યને પસંદ કરવું જોઈએ તેથી નીચલા ક્રિટિકલ મૂલ્ય છે 2 18 ઉપલા ક્રિટિકલ મૂલ્યો 2 તેથી એકંદરે 5 ટકા છે 90 નંબર આ કોન્ફિડન્સ ઈન્ટર્વલસ β1 માટેના 95 ટકા કોન્ફિડન્સ ઈન્ટર્વલસને રજૂ કરે છે તેથી આપણે જે જણાવી રહ્યા છીએ તે છે કે β1 થી અજ્ઞાત β1 આ ઈન્ટર્વલસની અંદર 95 ટકા કોન્ફિડન્સ સાથે છે જે આપણે કહીએ છીએ β̂1 ને ડેટામાંથી અંદાજ લગાવી શકાય છે β̂1 ને ડેટામાંથી અંદાજ લગાવી શકાય છે તેથી તમે કોન્ફિડન્સ ઈન્ટર્વલસ બનાવી શકો છો એ જ રીતે તમે તેના તફાવતથી β0 માટે 95 ટકા કોન્ફિડન્સ ઈન્ટર્વલસ બનાવી શકો છો તેથી આપણે તે જ કાર્ય કરી રહ્યા છીએ β̂₀ અથવા ડેટાથી અંદાજિત 2 18 ગણા સ્ટાન્ડર્ડ ડેવિએશન જેને આપણે s β̂0 કહીએ છીએ યાદ રાખો s β̂₀ એ σ2 છે જેનો અંદાજ σxi2 ના વર્ગમૂળ દ્વારા ગુણાકાર થયેલ ડેટા દ્વારા કરવામાં આવે છે જે n ગણા Sxx દ્વારા વહેંચાયેલું છે જે કંઈ નથી પરંતુ આપણે અગાઉની વસ્તુમાં જે વર્ગમૂળ કાઢ્યું છે તેમાં σ2 એ અંદાજિત જથ્થા દ્વારા બદલાઈ ગયો છે આ બધી આ બે શબ્દો sβ̂1 અને sβ̂0 ને રજૂ કરે છે તેથી આ 95 ટકા કોન્ફિડન્સ ઈન્ટર્વલસનું નિર્માણ કર્યા પછી તમે આનો ઉપયોગ પરીક્ષણ માટે પણ કરી શકો છો કે શું β0 એ અજ્ઞાત β0 0 છે અથવા અજ્ઞાત β1 0 છે કે નહીં તે આપણે કરીશું તો ચાલો આપણે જોઈએ કે આ પૂર્વધારણા પરીક્ષણ ખરેખર કેમ કરવું છે આપણે એમ માનીને રેખીય મોડેલ લગાવ્યું છે કે તમે જાણો છો કે x અને y વચ્ચે રેખીય અવલંબન છે અને આપણે β̂1 નો અંદાજ મેળવ્યો છે આ ઉપરાંત આપણે એક ઇન્ટસેપ્ટ ટર્મ પણ ફીટ કરી છે આપણે પૂછવા માંગીએ છીએ કે ઇન્ટરસેપ્ટ ટર્મ નોંધપાત્ર હોવી જોઈએ કદાચ રેખા 0 0 મૂળમાંથી પસાર થવી જોઈએ કદાચ y ચલ જે x1 પર કોઈ નોંધપાત્ર રીતે આધારિત નથી જેનો અર્થ થાય છે β̂1 લગભગ 0 જેટલું બરાબર છે જે અજ્ઞાત β1 બરાબર 0 ની સમાન છે તેમ છતાં આપણને થોડો આ બિન શૂન્ય β̂1 નો અંદાજ મળ્યો છે તેથી નલ પૂર્વધારણા કે જેને આપણે પરીક્ષણ કરવા માંગીએ છીએ તે β1 0 છે વિરુદ્ધ β1 0 નથી જો β1 0 એ સૂચવે છે કે સ્વતંત્ર ચલ x નો આશ્રિત ચલ પર કોઈ અસર નથી પરંતુ બીજી બાજુ જો તમે આ નલ પૂર્વધારણાને નકારો છો તો આપણે નિષ્કર્ષ પર આવી રહ્યા છીએ કે સ્વતંત્ર ચલનો આશ્રિત ચલ પર થોડી અસર પડે છે તેથી આ વિશિષ્ટ પૂર્વધારણા પરીક્ષણને નલ પૂર્વધારણા પ્રમાણે સૂચિત કરી શકાય છે તેવું અર્થઘટન β1 0 થાય છે જેનો અર્થ થાય છે કે આપણે જે કરી રહ્યા છીએ તે ફક્ત yi a અચલ છે જો આપણે નલ પૂર્વધારણાને સ્વીકારીએ કે નકારીએ તો આપણે ખરેખર β0 અને β1 હાજર સાથેનું એક રેખીય મોડેલ ફિટ કરીશું તેથી નલ પૂર્વધારણા એ ઘટાડેલા મોડેલની t રજૂ કરે છે જેમાં ફક્ત એક અચલ શામેલ હોય છે જ્યારે નલ પૂર્વધારણા અથવા વૈકલ્પિક પૂર્વધારણાને નકારી કાઢવાથી સૂચિત થાય છે કે આપણે માનીએ છીએ કે એક રેખીય મોડેલ છે જે y થી x સાથે સંબંધિત છે તેથી આ બંને મોડેલોની વચ્ચે આપણે પસંદ કરવા માંગીએ છીએ કે ઘટાડો કરેલ મોડેલ સ્વીકાર્ય છે કે નહીં પૂર્ણ મોડેલ સ્વીકારવાનું છે અને ઘટાડેલા મોડેલને નકારી કાઢવું જોઈએ જ્યારે આપણે આ પૂર્વધારણા β1 0 વિરુદ્ધ β1 ≠ 0 યાદ રાખો β1 ધન અથવા ઋણ હોઈ શકે છે અને તેથી જ આપણે બે બાજુ પરીક્ષણ કરી રહ્યા છીએ તેથી આપણે તે 2 રીતે કરી શકીએ છીએ જો આપણે ખરેખર નલ પૂર્વધારણાને નકારી શકીએ તો β̂1 β1 માટેના કોન્ફિડન્સ ઈન્ટર્વલસમાં 0 નો સમાવેશ થાય છે તેથી નોંધ લો કે આપણે β1 માટે કોન્ફિડન્સ ઈન્ટર્વલસ બનાવ્યો છે 18 કદાચ ઋણ અને આ કદાચ ધન છે જેમાં 0 ઈન્ટર્વલસનો સમાવેશ થાય છે અને પછી આપણે ચોક્કસપણે નિર્ણય લેવો પડશે કે β1 નોંધપાત્ર નથી અને ખરેખર β1 0 સાચું છે બીજી બાજુ જો બંને આ જથ્થાઓ જો ઈન્ટર્વલસ 0 ની ડાબી બાજુ છે જે સંપૂર્ણપણે ઋણ છે અથવા 0 ની જમણી બાજુએ છે જેનો અર્થ છે કે આ બંને જથ્થાઓ ધન છે તો પછી આ ઈન્ટર્વલસમાં 0 સમાવશે નહીં થાય અને પછી આપણે નિષ્કર્ષ કાઢીશું નલ પૂર્વધારણા β1 0 ને નકારી શકીએ છે જેનો અર્થ થાય છે β1 નોંધપાત્ર છે તેથી કોન્ફિડન્સ ઈન્ટર્વલસથી જ નકારી અથવા નલ પૂર્વધારણા કરવી શક્ય છે તેથી આપણે આ પ્રકારના વિશ્લેષણને β0 એ 0 છે કે નહીં તે ચકાસવા માટે પણ વિસ્તૃત કરી શકીએ છીએ તેથી જો β0 માટે કોન્ફિડન્સ ઈન્ટર્વલસ આ ચોક્કસ ઈન્ટર્વલસમાં 0 નો સમાવેશ થાય છે તો પછી આપણે કહીશું કે ઇન્ટરસેપ્ટ ટર્મ નોંધપાત્ર નથી નહીં તો આપણે કહીશું કે ઇન્ટરસેપ્ટ ટર્મ નજીવી હોવી જોઈએ અને તેને મોડેલમાં જાળવી રાખવી જોઈએ તેથી ચાલો આપણે ખરેખર જ્યારે આપણે અંતિમ ઉદાહરણ કરીએ ત્યારે આપણે આ જોશું આ પરીક્ષણ કરવાની અન્ય રીતો પણ છે અને આપણે ચાલુ રાખીશું તે પણ કરીશું કારણ કે જ્યારે બહુરેખીય રીગ્રેસન આવે છે ત્યારે તે ખૂબ ઉપયોગી છે એકસરખાં રીગ્રેસનમાં આપણી પાસે ફક્ત આ બે પરિમાણો છે પરંતુ બહુરેખીય રીગ્રેસનમાં ઘણા બધા પરિમાણો છે જે તમારી પાસે દરેક સ્વતંત્ર ચલને અનુરૂપ હશે અને તેથી તમે જોશો એવી ઘણી વધુ પૂર્વધારણા પરીક્ષણ હશે તેથી β1 0 અથવા β1 0 ચકાસવા માટે આ પ્રકારની દલીલ વિસ્તૃત કરશે કે જેને F ટેસ્ટ કહેવામાં આવે છે તેનો ઉપયોગ કરીને આપણે પસાર થઈશું તેથી ઘટાડો કરેલ મોડેલ પૂરતું છે કે નહીં તે ચકાસવા માટે F ટેસ્ટ કરવા પહેલાં અથવા આપણે પૂર્ણ મોડેલ સ્વીકારવું જોઈએ આપણે સમ સ્કવેર્ડ કોન્ટીટીસ માટે કેટલીક વ્યાખ્યાઓનો ઉપયોગ કરીશું નોંધ લો કે ચાલો આપણે કહી શકીએ કે આપણે આ કિસ્સામાં ડેટા સેટ હતો આપણી પાસે ઉદાહરણ છે કે કેટલા યુનિટનું સમારકામ કરવામાં આવ્યું હતું અને વિવિધ સેલ્સમેન દ્વારા યુનિટ્સને સુધારવામાં મિનિટોમાં સમય લાગ્યો હતો અને આપણી પાસે ચૌદ એવા ડેટા પોઇન્ટ હતા ચૌદ એવા સેલ્સમેન કે જેમણે ખરેખર ડેટાની જાણ કરી છે તેથી લાલ પોઇન્ટ્સ ખરેખર ડેટા રજૂ કરે છે અને શ્રેષ્ઠ રેખીય t બધા ડેટા પોઇન્ટ્સનો ઉપયોગ કરીને લિસ્ટ સ્કવેર પદ્ધતિનો ઉપયોગ કરીને આપણને કંઈક મળ્યું જે ભૂરી રેખા દ્વારા સૂચવવામાં આવે છે હવે ધારો કે આપણે માનીએ છીએ કે કોન્સ્ટન્ટ મોડેલ સારું છે તો પછી આપણે ખરેખર આ ચોક્કસ આડી રેખાને યોગ્ય રીતે ફીટ કરી હોત y ની રજૂઆત શ્રેષ્ઠ મોડેલો માટે y નો અર્થ એ છે કે x ના બધા મૂલ્યો માટે આગાહી શ્રેષ્ઠ છે yiનું સરેરાશ મૂલ્ય છે જેનો અર્થ થાય છે કે x ની કોઈ સુસંગતતા નથી β1 એ 0 છે તેથી આપણે અંદાજ લગાવીશું કે yi માટેનું શ્રેષ્ઠ કોન્સ્ટન્ટ t આ સરેરાશ મૂલ્ય છે તેથી લાલ રેખા શ્રેષ્ઠ t નું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે આપણે β1 સ્લોપને અવગણીએ છીએ જ્યારે આપણે સ્લોપ પરિમાણ β1 શામેલ કરીએ ત્યારે ભૂરી રેખા ડેટાની શ્રેષ્ઠ t રજૂ કરે છે હવે ચાલો આપણે નિશ્ચિત સમ સ્કવેર્ડ ડેવિએશન yi અને y વચ્ચેનું વિચલન જોઈએ જે અચલની રેડલાઇન શ્રેષ્ઠ ટી છે આ અંતર yi y છે અને આ બધા ઉભા અંતરનો સમ સ્કવેર્ડ એ બિંદુથી લાલ આડી રેખા સતત રેખા તરફ છે જેને આપણે SS ટોટલ અથવા સમ સ્કવેર્ડ ટોટલ કહીએ છીએ જે yi yનો સંપૂર્ણ તફાવત પણ દર્શાવે છે આપણે જે કર્યું નથી તે n દ્વારા વિભાજીત થયેલ છે જો આપણે n અથવા n 1 દ્વારા વિભાજીત કર્યા છે આપણને y નો વેરિએન્સ મળી ગયું છે પરંતુ જ્યારે આપણે સ્લોપ પરિમાણોને અવગણીએ છીએ ત્યારે આ yiમાં સમ સ્કવેર્ડ એરર રજૂ કરે છે તે તેના પર જોવાનો બીજો રસ્તો છે yi અને ŷi વચ્ચેનું અંતર તો હવે ધારો કે આપણે ધારેલા સ્લોપ પરિમાણો સુસંગત છે તો આપણે આ વાદળી રેખા ફીટ કરીશું અને દરેક xi માટે ચાલો આપણે આ xi yi આ સ્વતંત્ર ચલને અનુલક્ષીને કરીશું આ રેખીય મોડેલનો ઉપયોગ કરીને yiનું અનુમાનિત મૂલ્ય આંતરછેદ બિંદુ હશે ભૂરી રેખા સાથે આ ઉભી લીટી જે ભૂરા બિંદુ દ્વારા રજૂ થાય છે જેને આપણે ŷi કહીએ છીએ અને તેથી માપ અને આગાહી કરેલ મૂલ્ય વચ્ચેનું આ ઉભુ અંતર સમ સ્ક્વેર્ડ એરર છે જેને SSE કહેવામાં આવે છે yi ŷi2 અને જો આપણે t માં સ્લોપ પરિમાણોને શામેલ કરીએ તો આ ટોટલ એરર છે તેથી SS ટોટલ SS એરર આ બંને જથ્થાઓ વચ્ચેનો તફાવત એ સમ સ્ક્વેર્ડ રેસિડયુઅલ કહેવાય છે જે કંઈ નથી પરંતુ આગાહી કરેલ મૂલ્ય સરેરાશ મૂલ્ય y બાર એ તમામ ડેટા પોઇન્ટ્સ ઉપર સમ સ્કવેર્ડ થશે હવે આપણે બતાવી શકીએ કે SST હંમેશાં SSE કરતા વધુ બનશે કારણ કે SSE ત્યાં બે પરિમાણો ફીટ કરીને મેળવવામાં આવ્યું હતું માટે તમારે એરરને ઘટાડવામાં સમર્થ હોવું જોઈએ કદાચ થોડુંક પરંતુ તમે હંમેશાં એરરને ઘટાડવામાં સમર્થ હશો તેથી SS ટોટલ હંમેશાં SSE કરતા વધારે રહેશે અને તેથી આ તફાવત SSR પણ આ બધી ધન માત્રામાં ધન રહેશે હવે તમે SS ટોટલ t ની યોગ્યતા તરીકે અલગ કરી શકો છો જો આપણે કોન્સ્ટન્ટ મોડેલ ધારીએ તો આપણે SSEને રેખીય મોડેલની શ્રેષ્ઠતા તરીકે અર્થઘટન કરી શકીએ છીએ અને તેથી હવે આપણે પરીક્ષણ કરવા માટે આનો ઉપયોગ કરી શકીએ છીએ શાબ્દિક સાહજિકતાથી આપણે કહી શકીએ કે જો SST SSE છે તેવા સ્લોપપરિમાણોનો સમાવેશ કરીને ઘટાડો નોંધપાત્ર છે તો આપણે નિષ્કર્ષ કાઢીએ કે આ વધારાના પરિમાણો સહિત તે યોગ્ય છે અન્યથા નહીં આને ફોર્મલ પૂર્વધારણા પરીક્ષણ માં રૂપાંતરિત કરી શકાય છે અને તે જ F ટેસ્ટ કહેવામાં આવે છે તેથી આપણે તે શું કરી રહ્યા છીએ કારણ કે મેં કહ્યું છે કે SS ટોટલ કેટલું સારું છે તે એક માપદંડ છે જે ઘટાડેલા મોડેલ છે જે અહીં ઘટાડો થાય છે તે કોન્સ્ટન્ટ મોડેલ સૂચવે છે જ્યારે SSE રજૂ કરે છે કે રેખીય મોડેલ કેટલું સારું છે જો આપણે આ સ્લોપ પરિમાણોને શામેલ કરીએ તેથી આપણે પૂછીએ છીએ કે શું ઘટાડેલા મોડેલને સ્વીકારવું જોઈએ કે જે નલ પૂર્વધારણા છે અથવા આ વૈકલ્પિકની તરફેણમાં નામંજૂર થવું જોઈએ કે જેમાં સ્લોપ પરિમાણ શામેલ છે તેથી જેમકે મેં કહ્યું હતું કે આ પૂર્વધારણા પરીક્ષણ કરવા માટે F સ્ટેટિસ્ટિક્સ એ ઘટાડેલા મોડેલ માટે ફિટની યોગ્યતામાં તફાવતની ગણતરી કરવી છે જે હંમેશા વધારે હોય છે વૈકલ્પિક પૂર્વધારણા માટે ફિટ SSEની યોગ્યતા તેથી આ ઘટાડેલા ઓર્ડર મોડેલ ફિટ માટે સમ સ્ક્વેર્ડ એરરનું પ્રતિનિધિત્વ કરે છે SSE વૈકલ્પિક પૂર્વધારણા ફિટ માટેની યોગ્યતા રજૂ કરે છે આ તફાવત જો મેં કહ્યું તેટલું મોટું હોય તો આપણે ખરેખર કહી શકીએ કે તે નલ પૂર્વધારણાને બદલે વૈકલ્પિક પૂર્વધારણા સાથે જવા યોગ્ય છે તેથી SSR જે આ વચ્ચેનો તફાવત છે તે પૂરતો મોટો હોવો જોઈએ તેથી નૉરમલાઈઝેશન ટકાવારીના કેટલાક અર્થમાં જે સૂચવે છે તે SSE એ વૈકલ્પિક પૂર્વધારણા માટે મેળવેલી એરર છે યાદ રાખો કારણ કે મોડેલમાં આપણે વિવિધ પરિમાણોનો ઉપયોગ કર્યો છે કારણ કે આપણે ધ્યાનમાં લેવું પડશે કે SST ને n 1 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ છે કારણ કે આપણે ફક્ત એક જ પરિમાણ ફીટ કરી રહ્યા છીએ તેની પાસે n 2 ફ્રીડમ છે કારણ કે તમે 2 પરિમાણોને ફીટ કરો છો તેથી તફાવતનો અર્થ એ થાય છે કે તે ફક્ત એક જ વધારાના પરિમાણ છે તેથી ત્યાં અંશ છે જે SSR પાસે ડિગ્રીઝ ઓફ ફ્રીડમમાત્ર એક છે જે n 1 n 2 છે જ્યારે છેદ SSE પાસે n 2 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ છે કારણ કે તેમાં 2 પરિમાણો છે જે ફીટ છે તેથી આપણે SSEને n 2 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ સંખ્યા દ્વારા વિભાજીત કરીએ છીએ તેથી ડિગ્રીઝ ઓફ ફ્રીડમ દીઠ સરેરાશ સમ સ્ક્વેર્ડ એરર જે આપણે કહીએ છીએ તે જ છે અને તે છે તમારી નૉરમલાઈઝેશન SSR આ નોર્મલાઇઝ્ડ દ્વારા વહેંચાયેલું છે આ જથ્થો છે અને આપણે ઔપચારિક રૂપે બતાવી શકીએ છીએ કે F સ્ટેટિસ્ટિક છે કારણ કે તે બે સ્ક્વેર્ડ કોન્ટીટીસના ગુણોત્તર છે અને દરેક સ્ક્વેર્ડ કોન્ટીટીસ પોતે જ χ સ્ક્વેર્ડ ચલ છે કારણ કે તે સામાન્ય ચલનો વર્ગ છે તેથી આ બે χ સ્ક્વેર્ડનું ગુણોત્તર છે અને આપણે પૂર્વધારણામાં જોયું છે કે બે χ સ્ક્વેર્ડ ચલનું ગુણોત્તર એ યોગ્ય ડિગ્રીઝ ઓફ ફ્રીડમ સાથેનું F વિતરણ છે અંશનું ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 1 છે છેદનું ડિગ્રીઝ ઓફ ફ્રીડમ n 2 છે તેથી જો આપણે હવે આ F સ્ટેટિસ્ટિક નોટનો ઉપયોગ કરીને કોઈ પૂર્વધારણા પરીક્ષણ કરવા માંગતા હોય તો આપણે F વિતરણના નિર્ણાયક મૂલ્ય સાથે F નોટની તુલના કરીએ છીએ નોંધ કરો કે F એ ખરેખર એક ધન રાશી છે તેથી આપણે એકતરફી પરીક્ષણ કરીએ છીએ જો આપણે 5 ટકા જેટલું મહત્વનું સ્તર પસંદ કરીએ તો આપણે F વિતરણમાંથી ઉપલા નિર્ણાયક મૂલ્યને 1 અને n 2 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ અને મહત્ત્વના 5 ટકાના સ્તર સાથે પસંદ કરીએ છીએ ઉપલા નિર્ણાયક મૂલ્યોની સંભાવના 5 ટકા 0 તેથી એકવાર F વિતરણમાંથી આ મેળવીએ ત્યારે આપણને આ થ્રેશોલ્ડ મળ્યો અને જો સ્ટેટિસ્ટિક થ્રેશોલ્ડ કરતા વધી જશે તો આપણે નલ પૂર્વધારણાને નકારીશું અને કહીશું કે સંપૂર્ણ મોડેલ ઘટાડેલા મોડેલ કરતાં વધુ સારું છે આપણે પૂર્ણ મોડેલ સ્વીકારીશું અથવા આપણે કહીશું કે આપણે અસ્વીકારીએ છીએ સંપૂર્ણ મોડેલની તરફેણમાં ઘટાડેલા મોડેલને કે જે સ્લોપ પરિમાણ મોડેલમાં શામેલ હોવાને યોગ્ય છે આપણે વધુ સારી t મેળવીશું આ રીતે આપણે ખરેખર નિષ્કર્ષ કાઢીએ છીએ તેથી હવે નિર્ણય કરવા માટેની ઘણી રીતો છે કે આપણે જે રેખીય મોડેલ ગોઠવ્યું છે તે સારું છે કે નહીં આપણે R સ્ક્વેર્ડ વેલ્યુનો ઉપયોગ કરી શક્યા હોત આપણે કહ્યું હતું કે જો તે 1 ની નજીક હોય તો આપણે તે એક સૂચક હોવું જોઈએ કે રેખીય મોડેલ કદાચ સારું હોય તે પૂરતું નથી જેને હું તારણ આપવા માટે પૂરતું કહું છું પરંતુ તે સારું સૂચક છે કે આપણે β1 ના મહત્વ માટે પણ પરીક્ષણ કરી શકીએ છીએ જો આપણે તારણ કાઢ્યું કે β1 નોંધપાત્ર નથી તો પછી કદાચ રેખીય મોડેલ એટલું સારું નથી આપણે કંઈક શોધી કાઢવું જોઈએ અથવા આપણે F પરીક્ષણ કરી શકીએ છીએ કે સ્લોપ પરિમાણ શામેલ કરવું તે મહત્વપૂર્ણ છે કે નહીં તેથી આ વિવિધ રીતો છે કે જેના દ્વારા આપણે નક્કી કરી શકીએ કે રેખીય મોડેલ સ્વીકાર્ય છે કે નહીં અથવા t સારી છે આપણે તેને રોકી શકતા નથી આપણે આગળ પરીક્ષણ કરવું પડશે પરંતુ ઓછામાં ઓછા આ પ્રારંભિક સૂચકો સારા છે કે આપણે સાચા ટ્રેક પર છીએ તો ચાલો આપણે આને સમારકામના ઉદાહરણ માટે અથવા સર્વિસ કરતી સમસ્યાને લાગુ કરીએ જ્યાં આપણી પાસે ચૌદ ડેટા પોઇન્ટ છે અને સમય અને વિવિધ સેલ્સમેન દ્વારા રિપેર કરાયેલા યુનિટની સંખ્યા આપવામાં આવે છે તેથી આ કિસ્સામાં આપણી પાસે આ ચૌદ પોઇન્ટ છે જે આપણે બતાવ્યા છે કે આપણે R નો ઉપયોગ કરીને ડેટા ફીટ કરી દીધો છે યાદ રાખો તે l n એ ફંક્શન છે જેને આપણે રેખીય મોડેલ ફીટ કરવા માટે બોલાવવો જોઈએ અને અહીં આપણે આગાહી કરી શકીએ છીએ કે મિનિટ એ આશ્રિત ચલ છે અને યુનિટ એ સ્વતંત્ર ચલો છે અને એકવાર આપણે R ફંકશનનો ઉપયોગ કરીને આ ફીટ કર્યા પછી તે આ બધા આઉટપુટ આપે છે અને તે તમને ગુણાંક આપે છે ઇંટરસેપ્ટ ટર્મ 4 16 અને સ્લોપ પરિમાણ 15 501 થાય છે પરંતુ તે પણ તમને કહે છે કે આ પરિમાણ કે જે ઇન્ટરસેપ્ટનું S β̂₀ છે તેનું આ સ્ટાન્ડર્ડ ડેવિએશન અંદાજિત સ્ટાન્ડર્ડ ડેવિએશન શું છે તે તમને એ પણ કહેશે કે β1 માટે આ અંદાજનું સ્ટાન્ડર્ડ ડેવિએશન શું છે જે તમામ 0 501 505 છે આપણે વર્ણવેલ સૂત્રોનો ઉપયોગ કરીને ડેટામાંથી આ ગણતરીઓ હવે એકવાર તે સ્પષ્ટ થઈ જાય કે આપણે ખરેખર હવે કોન્ફિડન્સ ઈન્ટર્વલસ બનાવી શકીએ છીએ કે શું આ નોંધપાત્ર છે કે નહીં અથવા R પોતે તમને કંઈક કહે છે કે શું તમે આ પૂર્વધારણા પરીક્ષણ ચલાવો છો કે કેમ કે તમે નિષ્કર્ષ લાવી શકો કે β̂₀ નોંધપાત્ર છે અથવા β̂1 એક નોંધપાત્ર છે અને તે આ p મૂલ્ય દ્વારા સૂચવવામાં આવે છે કે તે અહેવાલ છે તેથી જો તમને ખૂબ ઊંચું મૂલ્ય મળે છે તો t મૂલ્યો આંકડાઓને રજૂ કરે છે જેણે અગાઉ વર્ણવ્યા છે તેથી β̂₀ માટે તમારા માટે આંકડાની ગણતરી કરી છે અને β1 0 છે કે નહીં તે ચકાસવા માટેના આંકડા અને તે આ આંકડાકીય મૂલ્યની ગણતરી કરે છે અને આ નિર્ણાયક મૂલ્ય સાથે સરખામણી કરી છે જ્યારે વિતરણ યોગ્ય ડિગ્રીઝ ઓફ ફ્રીડમ સાથે t વિતરણ અને નિષ્કર્ષ આવે છે કે ઉપલા નિર્ણાયક મૂલ્ય અથવા સંભાવનાઓ 0 239 જેનો અર્થ એ કે જો તમને 0 01 અથવા 0 05 કરતા વધારેની આ કોઈપણ વસ્તુ માટે ખૂબ ઊંચું મૂલ્ય મળે છે તો તેનો અર્થ એ કે તમારે નકારી કાઢવી જોઈએ નહીં નલ પૂર્વધારણાને નકારી કાઢવી ન જોઈએ બીજી બાજુ જો તમને તે ખૂબ જ ઓછી કિંમત મળે મતલબ કે તમારે નલ પૂર્વધારણાને નકારી કાઢવી જોઈએ વધારે વિશ્વાસ સાથે તમે નલ પૂર્વધારણાને નકારી શકો છો તેથી આ કિસ્સામાં તે એટલું જ કહે છે કે જો તમે કોઈ મહત્વનું સ્તર પસંદ કરો છો 0 001 તો તમે નલ પૂર્વધારણાને નકારી નહીં શકો જો તમે 0 05 પસંદ કરો છો તો તમે નલ પૂર્વધારણાને નકારશો નહીં જો તમે 0 01 ને તમારા મહત્વના સ્તર તરીકે પસંદ કરો છો તો તમે નલ પૂર્વધારણાને નકારશો નહીં તેથી તે તે જ છે જે સ્ટાર સૂચવે છે મહત્વના કયા સ્તરે તમે તેને નકારી કાઢશો જ્યારે β1 ના કિસ્સામાં તમે નલ પૂર્વધારણાને નકારી કાઢશો એટલે કે તમે નિષ્કર્ષ કાઢશો કે β1 નોંધપાત્ર છે જો તમે ખૂબ નીચા મહત્વનું મૂલ્ય 0 001 અથવા તો નીચા મૂલ્યને પસંદ કરો તો પણ હકીકતમાં 10 ની 13 ઘાત સુધી તમે નલ પૂર્વધારણાને નકારી કાઢશો ખૂબ ઓછી પ્રકારની એક ભૂલ સંભાવના જો તમે પણ પસંદ કરો છો તો તમે નલ પૂર્વધારણાને નકારી કાઢશો તેથી તેથી તમે આ મૂલ્યોથી નિષ્કર્ષ કાઢી શકો છો કે β̂₀ મહત્વનું નથી જેનો અર્થ થાય છે β̂₀ 0 એ વાજબી પૂર્વધારણા છે β̂1 એ 0 એ વાજબી પૂર્વધારણા નથી ચાલો આપણે જઈએ અને જોઈએ કે શું આ ડેટા અર્થપૂર્ણ છે આપણે જાણીએ છીએ કે જો કોઈ યુનિટનું સમારકામ કરવામાં આવતું નથી તો આ સેલ્સમેન દ્વારા સ્પષ્ટપણે કોઈ સમય લેવો જોઈએ નહીં જેનો અર્થ છે કારણ કે તમે સેવા આપવા માટે કોઈ સમય લીધો નથી હા કારણ કે તમે કોઈ પણ યુનિટની મરામત કરી નથી તેથી આ રેખા તકનીકી રૂપે 0 0 થી પસાર થવી જોઈએ અને તે તમે કહ્યું છે પરંતુ જો કે આપણે ખરેખર આગળ વધ્યા અને એક ઇન્ટસેપ્ટ ટર્મ ફીટ કરી પરંતુ પૂર્વધારણા માટેના પરીક્ષણો કહે છે કે તમે સુરક્ષિત રીતે ધારણ કરી શકો છો કે β0 ઇન્ટરસેપ્ટ 0 છે તે શારીરિક અર્થમાં પણ છે અને આપણે ફક્ત β1 ફીટ કરી શકીએ છીએ જે ડેટા માટે સારી રીતે પૂરતું છે તેથી કદાચ તમારે આ રેખીય ટીને β0 સાથે અને ફક્ત β1 નો ઉપયોગ કરીને ફરીથી કરવું જોઈએ અને તમને થોડો અલગ ઉકેલ મળશે અને તમે ફરીથી પરીક્ષણ કરી શકો છો તેથી F સ્ટેટિસ્ટિક્સને જોવા માટે સ્લોપ પરિમાણો નોંધપાત્ર છે કે નહીં તે મહત્વપૂર્ણ છે તે નક્કી કરવાની બીજી રીત નોંધ કરો કે F સ્ટેટિસ્ટિક્સ ખૂબ ઊંચું છે અને આ p નું મૂલ્ય ખૂબ ઓછું છે જેનો અર્થ છે કે તમે નલ પૂર્વધારણાને નકારી કાઢશો કે ઘટાડેલ મોડેલ પર્યાપ્ત સૂચિત છે કે તમારે β1 નો સમાવેશ કરવો જોઈએ β1 નો સમાવેશ કરવો ખૂબ જ સારો છે તમને તમારા મોડેલિંગમાં β1 નો ઉપયોગ કરીને વધુ સારી t મળશે તેથી આંકડાઓની ઉંચી કિંમત સૂચવે છે કે તે નલ પૂર્વધારણાને નામંજૂર કરશે અથવા p મૂલ્યનું નીચું મૂલ્ય આ F સ્ટેટિસ્ટિક સૂચવે છે કે તમે ખૂબ જ ઓછા મહત્વના સ્તરે પણ નલ પૂર્વધારણાને નકારી કાઢશો તમે β0 અને β1 માટે કોન્ફિડન્સ ઈન્ટર્વલસ પણ બનાવી શકો છો અને અગાઉની વસ્તુમાંથી તમે જે અંદાજ લગાવો છો તે આશરે અથવા 2 18 ગણા સ્ટાન્ડર્ડ એરર છે અને તે 4 1 અથવા 2 18 ગુણ્યા 3 35 ગણાય છે અને તે આપશે જે ઈન્ટર્વલ કોન્ફિડન્સ ઈન્ટર્વલસ આપે છે 3 148 થી 11 તેનો અર્થ એ કે 95 ટકા આત્મવિશ્વાસ સાથે આપણે દાવો કરી શકીએ કે આ અંતરાલમાં સાચું β0 આવેલુ છે એ જ રીતે આપણે β1 hat 90 ટકા કોન્ફિડન્સ ઈન્ટર્વલસ માટે ઈન્ટર્વલ કોન્ફિડન્સ ઈન્ટર્વલસ બનાવી શકીએ છીએ અને તે 15 અથવા લગભગ બે વખત 0 5 જે 14 અને 16 6 છે તે તારણ કાઢશે હવે સ્પષ્ટપણે β0 માટેના ઈન્ટર્વલ કોન્ફિડન્સ ઈન્ટર્વલસમાં શૂન્યનો સમાવેશ થાય છે અને તેથી આપણે નલ પૂર્વધારણા β0 0 ને નકારવી ન જોઈએ આપણે ખાલી સ્વીકારવું જોઈએ કે β0 કદાચ 0 થાય જ્યારે કોન્ફિડન્સ ઈન્ટર્વલસ β1 માટે ઈન્ટર્વલસમાં 0 નો સમાવેશ થતો નથી તેથી આપણે નલ પૂર્વધારણા એટલે કે β1 માં 0 નો સમાવેશ થાય છે તેને નકારી કાઢીએ અને સ્લોપ એ મોડેલમાં જાળવી રાખવા માટે એક મહત્વપૂર્ણ પરિમાણ છે હવે આ બધું આપણે ફક્ત એક જ વસ્તુ માટે કર્યું છે આપણે તેને બહુરેખીય કેસ સુધી લંબાવીશું અને નીચેના વ્યાખ્યાનમાં આપણે અન્ય ધારણાઓ ખરાબ ડેટાના પ્રભાવ વગેરે પણ જોઈશું તેથી પછીના વ્યાખ્યાનમાં તમને મળીશું